ડિઝાસ્ટર રિકવરી અને બિલ્ડ બેક બેટર ના અભ્યાસક્રમ માં તમારું સ્વાગત છે મારુ નામ સતીષ છે હું ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ આઈઆઈટી રૂરકી માં અસિસ્ટન્ટ પ્રોફેસર છું આજે જે લેક્ચર જે હું આપવા જઈ રહ્યો છું તે ખરેખર ક્યોટો ડીપીઆરઆઈ ક્યોટો યુનિવર્સીટી ના ડો શુભજ્યોતિ સમદ્દાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તેથી તેમની બિન ઉપલબ્ધતા ને કારણે હું તેમણે જેના પર કામ કર્યું છે તે શીખવાનો પ્રયત્ન કરીશ અને હું તમને તેમના કામ વિશે અને બાંગ્લાદેશ અને ડીફ્યુઝન ઓફ ડિઝાસ્ટર પ્રીપેર્ડનેસ ટેક્નોલોજી અને વોટ પાયોનિયર્સ કન્ટ્રીબ્યુટ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું તેથી તેના ઉપર હું વાતચીત કરીશ સૌ પ્રથમ આજે આપણે બાંગ્લાદેશ વિશે વાત કરીશુ અને તમારા માંથી ઘણા સમજતા હશે કે બાંગ્લાદેશ તાજેતરમાંજ તાજેતરમાં નહિ પરંતુ 1971 થી તેઓ પાકિસ્તાન થી આઝાદ થયું અને તમે અહીં શું જોઈ શકો છો કે સુંદરબન્સ ની સુંદર ઈકોસીસ્ટમ માં હેરિટેજ આવેલા છે અને તે સમગ્ર ભાગ બેકવોટર માં છે અને મોટા ભાગ નો વિસ્તાર ફ્લડ થી અસરગ્રસ્ત છે અને તે ભાગ દરિયાકાંઠે ઉપરાંત બેકવોટર ના વિસ્તાર માં આવેલ છે અને તે સમૃદ્ધ સંસ્કૃતિ નું મહત્વ છે તે એક ઇસ્લામિક રાષ્ટ્ર છે તેનો અમુક ભાગ બંગાળ થી બંગાળ નો મોટા ભાગ નો હિસ્સો જુદો ગયો છે તેથી પશ્ચિમ બંગાળ અને એક ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે બંને માં ખુબ સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ રહેલી છે અને બાંગ્લાદેશ ના આઝાદ થયા પછી 1971 થી 1980 સુધી ઘણા બધા ડેવલપમેન્ટ ના કામો થયા અને યુએનઆઈસીઈએફ બાંગ્લાદેશ ના સરકારી સેક્ટર સાથે સાથે મળી ને ફ્લડ થી અસરગ્રસ્ત વિસ્તારો માં તેમજ ડિઝાસ્ટર થી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ સંવેદનશીલ પરિસ્થિતિઓ સાથે કામ કરી રહ્યું છે અને અહીંની એક મોટી મુશ્કેલી એ પાણી અને પીવાના પાણી ના જોખમ છે કારણ કે ખાસકરીને દરિયાકાંઠાના બાંગ્લાદેશ માં પીવાના પાણીની વ્યવસ્થા અને તેના ખરાપણા ને લીધે આદિજાતિ ના સમુદાયો અને દરિયાકાંઠા ના સમુદાયો કેવી રીતે ટકી રહે છે અને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી તેમને હેન્ડપંપ અને ગ્રાઉન્ડવોટર રીસોર્સીસ ઉપરાંત સરફેસ ના પાણી કે જેનો આધાર સામાન્યરીતે પોન્ડ અને નદીઓ છે તેમાંથી પાણીની વ્યવસ્થા કરવા ઘણી એજન્સીઓ અને જુદાજુદા પ્રયત્નો સામે આવે છે પરંતુ 1980થી 1990ના દાયકા માં હવામાન ના પરિવર્તનના વિવિધ ઘટકો અથવા ઈન્ડસ્ટીઅલ ની દ્રષ્ટિએ તેઓને 2 મહત્વની સમસ્યાઓનો સામનો કરવો પડયો જેમાંથી એક છે આર્સેનિક દુષણ કે જે ગ્રાઉન્ડવોટર ના રીસોર્સીસ ના કારણે અને પાણી ના ખારાપણા ને કારણે ખરાબ થાય છે તેથી ખારાપાણી ડોમેસ્ટિક હેતુ માટે ઉપયોગમાં લેવું તે સારું નથી તે તમે જાણો છો બરાબર તેનો ઉપયોગ જુદા જુદા હેતુઓ માટે થઇ શકે છે પરંતુ રોજિંદા ઉપયોગ માટે તે સૌથી મોટી સમસ્યા છે જે બાંગ્લાદેશી સમુદાયો અને મુખ્યત્વે જે લોકો દરિયાકાંઠે રહે છે તે લોકો આ પ્રકાર ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તેથી આ પરિસ્થિતિ ને આપણે કેવી રીતે નિવારી શકીએ તે વિચારવું જોઈએ કારણ કે લાંબા સમયે ત્યાંના રહેવાસીઓ ઉપર માનસિક ઉપરાંત શારીરિક અસર થાય છે એક એ છે કે તેના કારણે લાંબાગાળા ના રોગો અતિસાર ના રોગો ઉત્પન્ન થઇ શકે છે અને તમે જાણો છો કે તેના લીધે ફક્ત માનવ વસવાટ પરજ નહિ પરંતુ ફ્લોરા અને ફ્યુના ઉપર પણ બાયોલોજિકલ સમસ્યાઓ આવી શકે છે તેથી આવી જગ્યાએ ત્યાં અમુક ઇનોવેશન ચિત્ર માં આવે છે અને તે અમમીઝુ છે જે ઇનોવેશન જાપાન ની ટેક્નોલોજી નું છે તેમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ વિશે વાત કરવામાં આવી છે તેથી જાપાન ની અંદર અમા નો અર્થ નદી અને મીઝુ નો અર્થ પાણી થાય છે તે નદી ના પાણી ના હાર્વેસ્ટિંગ વિષે વાત કરે છે તેથી તેઓએ જે કરવાનો પ્રયત્ન કર્યો છે તે છે કે તેઓ આ પ્રકાર ની ટેન્ક આપે છે પાણી ના સંગ્રહ કરવાની ટેન્ક અને વરસાદ ના પાણી નો સંગ્રહ કરે છે અને 6 મહિના સુધી રાખે છે તેઓ તેને 6 મહિના માટે સંગ્રહ કરે છે અને પછી તેનો ઉપયોગ કરે છે તેથી આ પ્રકારની ટેક્નોલોજી ની તેઓએ વિકાસ કર્યો છે અને આ તે ઇનોવેશન માંથી એક છે જ્યાં વિશેષ જીઓગ્રાફિક અને ક્લાયમેટિક કન્ડિશન અને સંવેદનશીલ પરિસ્થિતિઓમાં જરૂર હતી અને તેઓએ વિવિધ ગામોમાં સ્થાપવાનો પ્રયાસ કર્યો છે જ્યાં આ પ્રકાર ની ટેક્નોલોજી ની જરૂરિયાત હોય અને હવે જો તમે નકશા અને આ આખા ક્ષેત્ર સામે જુઓ તમે જોઈ શકશો કે આ બધા ગંભીર રીતે અસરગ્રસ્ત વિસ્તાર અને સાધારણ અસરગ્રસ્ત વિસ્તાર અને હળવા અસરગ્રસ્ત વિસ્તાર છે તે જ રીતે આપણી પાસે હળવા અને ખુબજ હળવા અસરગ્રસ્ત વિસ્તાર અને જરાપણ અસરગ્રસ્ત ન થયા હોય તેવા વિસ્તાર પણ છે પરંતુ ત્યારબાદ તેની શરૂઆત માત્ર આખા દેશની જ નહિ પરંતુ મોટા રાષ્ટ્રો સુધી આ ટેક્નોલોજી ને કેવી રીતે મોટાપાયે પહોંચાડી શકાય તે પડકાર છે તેથી તે બધું એક શરુ થશે પછી બીજુંબધું શરુ થશે અને તેને વધારે દુર ફેલાવવું પડશે અને તે કેવી રીતે કોણ તે કરશે આ ઇનોવેટર્સ કોણ છે આ પાયોનિઅર્સ કોણ છે કોણ આ ટેક્નોલોજી ના બદલાવ ને વ્યાપક સમુદાય સુધી કોણ લઇ જશે તેથી આ એક મોટો પડકાર છે કારણ કે એક તરફ આપણે સમુદાયના જુદા જુદા જૂથોને પકડવા અને તેમને ટેક્નોલોજી નો ઉપયોગ કરવા અને તેની સહાનુભુતિ કરવા વિશે ની વાત કરી રહ્યા છીએ પરંતુ પડકાર એ છે કે તેને મોટા પાયે લઇ જવું આ બનાવટ ને વધારે દૂર કઈ રીતે ફેલાવવી તેથી ડો શુભજ્યોતિ સમદ્દાર એ પણ તેમના પહેલાના ક્લાસ માં બાંગ્લાદેશ ની આ સમસ્યા વિશે ચર્ચા કરી હતી અને આ આર્સેનિક ના પ્રમાણ નું એક બીજું પાસું છે અને આ ઇનોવેશન ને કઈ રીતે ફેલાવવામાં આવી શકે અને ક્યાં પડકારો છે અને તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે છે તેથી આપણી સામે ઇનોવેશન એકજ પડકાર નથી પરંતુ આ ઇનોવેશન ને ગામના ગરીબ લોકો સુધી વ્યાપક સમુદાયો માં લઇ જવું તે પણ છે બરાબર તેથી કેવી રીતે આ પ્રક્રિયા ને આગળ વધુ ફેવવી શકાય હવે કોઈ પણ ઉત્પાદન જેમ કે તે ટેન્ક હોય તે આઈફોન હોય કે પછી તે કોઈપણ રિમોટ થી ચાલતી ગાડી હોય બરાબર તેથી કોઈ પણ ઉત્પાદન કે જે સમાજ માં સમાજ ના ફાયદા માટે આવે છે બરાબર તે ફક્ત પાણી ના સંગ્રહ કરવાની ટેન્ક નથી પરંતુ પહેલી વસ્તુ એ છે કે કોઈને તે જોવું જોઈએ કેમ કે તે એક જોખમી નિર્ણય છે કે તેને લેવું કે નહિ વિચારો કે કાલે કોઈએ પેટ્રોલ થી નહિ પરંતુ પાણી થી ચાલતી ગાડી ની શોધ કરી તેથી શું થશે લોકો તેનું અનુકૂલન કરવાનું શરુ કરશે કારણ કે તેઓ તેના પરજ પાણી નાખતા રહેશે અને ચલાવતા રહેશે ત્યારબાદ તેઓ થોડા વધુ પૈસા બચાવી શકશે પરંતુ ત્યરબાદ મોટી ઈકોસીસ્ટમ સાથે શું થશે નિવાસસ્થાનો સાથે શું થશે તેથી એક નાનું ઇન્વેન્શન પણ મોટા જોખમ માં પરિણમી શકે છે તેજ રીતે ઓટોપાઇલેટ ગાડી જયારે ભારત ના રસ્તાઓ ઉપર આધારિત હોઈ જ્યાં સુધી તેનું પરીક્ષણ યોગ્ય રીતે કરવામાં ન આવે તેથી કેવી રીતે આ જોખમ ને શરુ કરવું કોઈ વ્યક્તિ કે જે આ શરૂ કરવા જઈ રહ્યો છે તે સ્પષ્ટ રીતે જોખમ લઇ રહ્યો છે કેમ કે તે નથી જાણતો કે તેનું પરિણામ શું આવશે તે કોઈપણ નશા માં હોઈ શકે છે જે કોઈ ચોક્કસ રોગના ઈલાજ માટે બજાર માં આવે છે પરંતુ ત્યારબાદ આપણને ખાતરી નથી કે ભવિષ્ય માં તેના શું પરિણામ આવશે તેથી તે સામાન્ય રીતે આપણી માનવીય વૃત્તિ છે આપણે તે જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે બીજા લોકો કેવી રીતે તેને અમલ માં મૂકે છે તે બરાબર છે કે નહિ તેનું પરીક્ષણ થયું છે કે નહિ બધી વસ્તુ ભૂલી જાઓ અને ફક્ત એક નાની વસ્તુ લો કે તમે કોઈ વસ્તુ એમેઝોન માંથી ખરીદો છો મેં જોયું છે કે તેમના કેટલાક જયારે તેના રીવ્યુસ સામે જુએ છે તેઓ રીવ્યુ કરે છે કે આ વસ્તુ કેવી છે સપ્લાયર કેવી છે રેટિંગ સ્ટાર કેટલા છે આ બધી વસ્તુઓ જુએ છે અને આજકાલ મેં જોયું છે કે જયારે તમે હોસ્પિટલ માં ડોક્ટર પાસે જાવ છો લોકો ફીડબેક સામે પણ જુએ છે કેમકે ફીડબેક ની પ્રક્રિયા તમને જણાવશે કે તે ડોક્ટર સારા છે કે નહિ હોસ્પિટલ માં તમને સારી રીતે સારવાર કરશે કે નહિ આ રીતે તમે માહિતી ના સ્ત્રોત અથવા તો વિવિધ નેટવર્ક થી આવતી માહિતી પાર આધાર રાખીએ છીએ તેથી આ ત્યાં છે જ્યાં માહિતી ને શોધવાની છે આપણે કેટલીક માહિતી ને શોધવા માટે સક્ષમ છીએ અને આપણે ડેવલપમેન્ટ અથવા પ્રક્રિયા કરવા માટે સક્ષમ છીએ તેથી આ એક ખુબજ મહત્વ નો નિર્ણય કરવાની પ્રક્રિયા છે કે મારે નવી ટેક્નોલોજી સ્થાપવી જોઈએ કે નહિ કારણ કે તે ખુબજ જોખમી છે તેના પરિણામ શું છે તે તમે જાણતા નથી અને આપણે તે માહિતી ને શોધવા માટે તેને અનુસરવાનો પ્રયાસ કરીએ છીએ તમે જાણો છો કે આપણે કેવી રીતે માહિતી શોધીએ છીએ અને તેની પ્રક્રિયા કરીએ છીએ આપણે તેને ડેવલપ કરીએ છીએ આપણે પોતાનું જ એનાલિસિસ કરીએ છીએ કે આપણે આગળ જવું જોઈએ કે નહિ આ ટેન્ક ને અમલ માં મુકવા માટે એક છે કે ઇનોવેશન ઉપર માહિતી ને ફેલાવવી જેમ કે કોઈ ના ફીડબેક પરથી કે જેમને તેનો ઉપયોગ કર્યો છે તે પણ થોડા જોખમો ઘટાડી શકે છે તમે અમુક ચોક્કસ જોખમોથી પરિચિત થશો કે જે બીજા કોઈએ તેનો સામનો કર્યો હશે અથવા તો સામનો કરવો પડયો હશે તમે અનિશ્ચિતતા વિશે થોડા જાણકાર થશો વહેલા અપનાવનાર માંથી મોડા અપનાવનાર બનશો હવે માહિતી કેવી રીતે ફેલાય છે તે એક પ્રકાર નો બેલ ગ્રાફ છે કે જેની ચર્ચા હું આગળ ના લેસન માં કરીશ કે જ્યાં કેવી રીતે વહેલા અપનાવનારા મોટું જોખમ લે છે કારણ કે તેઓ કંઈપણ જાણતા નથી કે આગળ શું થશે વ્યક્તિ અન્ય લોકો દ્વારા પ્રભાવિત થાય છે અન્ય લોકો પાસેથી શીખે છે અને આખરે નિર્ણય બદલી નાખે છે તેથી કોઈ આ ખરીદવા માંગે છે તેઓ શરૂઆતમાં આ ઉત્પાદન ખરીદવા માટે અથવા આ ઉત્પાદનને અમલમાં મૂકવા માટે ખૂબ આકર્ષાય છે પરંતુ પછી તેઓ તે પછીની અસરો તેની આડઅસર બધું શીખે છે અને પછી તેઓ આ નિર્ણય ને બદલી શકે છે અને આજકાલ સોશિયલ મીડિયા દ્વારા આપણને અવિશ્વસનીય માહિતી મળી રહી છે કેટલો કોન્ટ્રાડિકટિંગ માહિતી મળી રહી છે તે કહેવું મુશ્કેલ છે ઘણીબધી માહિતીઓ સાથે આપણે પણ મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ તેથી પહેલાના ઇનોવેટર્સ આપણે તેને ઇનોવેટર્સ કહીએ છીએ કારણ કે તેઓ પહેલા લોકો છે જેમને તેનો ઉપયોગ શરુ કર્યો આ માટે તેઓએ મોટું જોખમ લીધું હશે કારણ કે કેવી રીતે આ ચોક્કસ ઉત્પાદન કામ કરશે અને કેવી રીતે પહેલા અપનાવનારા સુધી ફીડબેક પહોંચશે તેથી તે ઈમિડિએટ નેટવર્ક ભલે પછી તે મિત્ર હોય તે પાડોશી હોય તે સંબંધી હોય તે એક પ્રકાર નું માઈક્રો સ્તર નું નેટવર્ક વ્યક્તિગત અથવા તો સીધા નેટવર્ક વિશે છે અને ત્યારબાદ આ તેના વિશે છે જે મેં તમને કહ્યું હતું તે બેલ ગ્રાફ હશે અને ત્યારબાદ ત્યાં એક બીજું જૂથ હશે જે અંત માં આવશે તેઓ તે જોવા નનો પ્રયત્ન કરશે કે કેવી રીતે લોકો તેને આપનાવે છે અને અંતમાં તેઓ વધુ રૂઢિચુસ્ત અભિગમમાં હશે અને ત્યારબાદ તેનું ગંભીર રીતે ચકાસણી કર્યા પછી તેઓ ચકાસવાના વિકલ્પ ને સમજે છે તેથી આ ત્યાં છે જ્યાં તેઓ નિર્ણય લેવાનો પ્રયાસ કરે છે તેઓ સામાન્ય રીતે નિર્ણય માટે લેગાર્ડ્સ તરીકે મોકલાય છે અથવા ત્યાં પ્રારંભિક બહુમતી અને મોડી બહુમતી પણ છે અહીં મને એક અદભુત સાધન મળ્યું છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ કારણ કે તેઓએ ફક્ત તેનો પ્રયાસ કર્યો હશે પરંતુ તમે જાણો છો કે આ તબક્કે હું ઇચ્છુ છું કે હું તેનો વહેલા ઉપયોગ કરી ને પ્રયત્ન કરું તે મોટું છે તેથી તમે જાણો છો કે તેઓ ઘણીવાર રીપેન્ટ કરે છેતે સફળ થાય તે પહેલા તેનો આપણે પ્રયાસ કર્યો નથી તે વધુ સારું છે તે તમે જાણો છે તેથી આવી રીતે આ લેગગાર્ડસ આ રીતે પણ માઈક્રો સ્તર ના નેટવર્ક વિશે વાત કરી કે જે વ્યક્તિગત અને સીધા પ્રસારણ સાથે કરવાનું છે અને બીજું એક એ છે કે માઈક્રો સ્તર ના નેટવર્ક સાથે કે જેમાં પરોક્ષ રીતે નેટવર્ક છે આપણે દિલ્હીમાં જે વાપરી રહ્યા છીએ તેનાથી અને તે કેવી રીતે વિવિધ શહેરોમાં અથવા વિવિધ સમુદાયોમાં ફેલાય છે અને આ ત્યાં છે જ્યાં મેક્રો સ્તર નું નેટવર્ક છે તે ખુબજ પરોક્ષ નેટવર્ક સાથે પણ એક સાથે જાય છે તેથી આ તે જ છે જેના વિશે આપણે વાત કરી હતું પરંતુ તમે જાણો છો કે આ બંને જુદા જુદા સ્તરે તેને ફેલાવવામાં ફાળો આપે છે તેમનું એક વધુ નજીક છે અને રિલાએબલ છે તેથી કોઈ વ્યક્તિ આવી શકે અને તેને આઈઆઈટી જેવી જગ્યાએ કે જ્યાં હું રહું છું ત્યાં ચકાસી શકે છે તેના કારણે કોઈ કમ્પ્યુટર ખરીદે છે તેથી મને કોલ આવતા રહે છે કે તમે ખરીદ્યું છે તો કેવો ફીડબેક છે મારે તે લેવું જોઈએ શું કિંમત હતી તમે કેવી રીતે તે કર્યું કેવી કેવી સુવિધાઓ ત્યાં છે અથવા તો નથી તેથી આ બધા પાસાઓની ચર્ચા થાય છે તેથી તે જ રીતે તમે મોટા ચિત્ર તરફ જોઈ રહ્યાં છો તો તે ફરીથી માઈક્રો સ્તર નું નેટવર્ક છે જેમકે તે દિલ્હી માં અમલમાં મુકવામાં આવ્યું છે કે નહિ રૂરકીમાં અમલમાં મુકવામાં આવ્યું છે કે નહિ તે તમે જાણો છો તેથી આ રીતે આપણે તેની તરફ જોઈએ છીએ હવે જો આપણે ઇનોવેટિવ અને કન્ઝર્વેટિવ દ્રષ્ટિએ જોઈએ જો તમે તે ઉદાહરણ જોયું હોય તો કે અહીં એક વ્યક્તિ છે જેને 5 મિત્રોનું જૂથ છે અને તે એક છે જેણે ખરેખર તે જોખમ લેવાનું શરુ કર્યું છે અને ત્યારપછી જયારે D નામની વ્યક્તિ માં હજી પણ કન્ઝર્વેટિવ છે પરંતુ તેના આજુ બાજુ હજી પણ તેના પોતાના વિચારો ઉપર આધારિત છે જો કે તેનું નેટવર્ક પણ ફેલાવવાનું શરુ થયું છે તે તેના વિશે વિચારવા માટે થોડો સમય લેશે તેથી આપણે ત્યાં વધુ ઇનોવેટિવ કોણ છે તેના વિશે વાત કરશું જે તમે જાણો છો કે તે તેને ચકાસવા માટે જોખમ લે છે અને B અને C નામની વ્યક્તિ ફરીથી અહીં આવશે તે તમે જાણો છો આ કેસ માં બીજા લોકો પહેલેથી જ કેવી રીતે તેને અપનાવ્યું છે અને કાંતો તે વ્યક્તિ એ બીજા ને પ્રભાવિત કર્યા છે તેથી તે ધીમે ધીમે બદલાય છે અને બીજો મિત્ર હોવા છતાં તે ટકી રહે છે તે તમે જાણો છો પરંતુ આ કેવી રીતે એક ઇનોવેટિવ સ્તર થી કન્ઝર્વેટિવ સ્તર છે અહીં તેની બીજી આર્ગ્યુમેન્ટ પણ છે કે કેવી રીતે સમય એક્સપોઝર અને થ્રેશહોલ્ડ બદલાય છે જેમ કે 1 સમય માં તમારી પાસે 2 રેફ્રન્સ પોઇન્ટ છે જેનો આપણે નાના ઉદાહરણ માં ઉલ્લેખ કરી રહ્યા છીએ એક A છે અને એક B છે અને A પાસે ફરીથી 5 મિત્રો છે અને B પાસે પણ 5 મિત્રો છે અને તેઓની પાસે પોતાનું નેટવર્ક છે અને તે આપણે આલેખ દ્વારા જોઈ શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે આ એક પ્રકાર ના સમુદાય નું નેટવર્ક છે અને આ A ની આસપાસ 60 જેટલા લોકો સંપર્ક માં છે કે જેઓ આ ટેન્ક નો ઉપયોગ કરે છે અને B પાસે આવી કઈ નથી તેથી આપણે આને સમય 2 નો તબક્કો કહીએ તેથી તેના કેસ તરફ જોતા હવે A એ તે અપનાવ્યું છે અને B એ હજી પણ નહિ પરંતુ જયારે તમે સમય 5 તરફ જુઓ હવે A એ તેને અપનાવ્યું છે અને તેણે પણ મોટા સમુદાય માં ફેલાવ્યું છે પરંતુ હવે B એ પણ અપનાવ્યું છે અહીં તેને જોવાની 2 રીત છે આપણે હજી પણ કહી શકીએ કે A કે જેને શરૂઆતની સ્થિતિ માં જોખમ લીધું છે આપણે કેવી રીતે આપનાવ્યું હતું અને આપણે તેને ત્યારે ઇનોવેટિવ કહી શકીએ તે તમે જાણો છો આખા કોમ્યુનિટી સેક્ટર માં તે એક છે જેણે માઈક્રો સ્તરે આ ઇનોવેટિવ શરૂ કર્યુ હતું અને B ને વધુ કન્ઝર્વેટિવ સ્તરે જોવામાં આવશે પરંતી બીજા અર્થમાં જો તમે B ની અંદર જુઓ તો સમય 5 એ પણ તેના 4 માંથી કોઈએ પણ આપનાવ્યું નથી પરંતુ તે એક છે જેને આગળ પગલું ભર્યું જો આપણે માઈક્રો સ્તરે B ને એક સમુદાય તરીકે જોઈએ તો આપણે તેને હજી પણ માઈક્રો સ્તરના સંધર્ભ માં વધુ ઇનોવેટિવ કહી શકીએ છીએ તેથી અહીં સમયના પરિબળ અને સ્કેલ ના પરિબળ ને જોવા માટે જુદી જુદી સમજ છે હવે અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તે એ છે કે ઇનોવેશન ક્યાં સ્તરે છે આ ઇનોવેટર્સ કોણ છે બરાબર અને આ ઇનોવેટર્સ ની લાક્ષણિકતાઓ શું છે આ એક એક્ષટર્નલ ઇન્ફ્લુઅન્સ છે જ્યાં આ ઇનોવેટર્સ આપણે તેમને પાયોનિયર્સ કહીએ છીએ કે જેઓ આ માહિતી ને વધુ આગળ લઇ જાય છે અને ફેલાવે છે ત્યાં એક વ્યક્તિગત નેટવર્ક છે જે ફરીથી માઇક્રો સ્તરે અને સીધા નેટવર્ક છે જે ધોરણો પર સામાજિક પ્રભાવ સાથે હોઈ શકે છે પરંતુ સિસ્ટમ નેટવર્ક્સ જે મેક્રો સ્તર વિશે વાત કરે છે જેમાં પરોક્ષ નેટવર્ક છે જે સામાજિક શિક્ષણ દ્વારા છે તેથી શુભજ્યોતિ સમદ્દાર અને તેમની ટિમ બાંગ્લાદેશના કેટલાક દૂરના વિસ્તાર માં એક યોજના તરીકે કામ કર્યું હતું અને કેવી રીતે આ ટેન્ક ની સ્થાપના ફેલાયેલ છે અને કેવી રીતે તેઓએ આ આખું નિરીક્ષણ કર્યું છે અને તેથી આ થોડી ટેન્ક છે કે જે બાંધવામાં આવી છે અને તેમાં તેઓએ ઘણી તપાસ કરી છે તેથી તેઓએ વિવિધ સ્ટેકહોલ્ડર સાથે ક્યાં કારણો હતા તેની વાતચીત કરી છે તેઓ આ ઉત્પાદન વિશે કેવી રીતે શીખી શકે છે અને તેના વિશે નો ફીડબેક શું હતો તેથી આ બધી બાબતો તેઓએ ઇન્ટરવ્યૂ માં જોઈ તેથી એડોપ્ટર કેટેગરીઝ કઈ છે આ બેલ શેપ ના વળાંક નો આલેખ છે જે વ્યક્તિગત ઇનોવેટિવનેસ અને દરેક કેટેગરીની ટકાવારી દર્શાવે છે ત્યાં 45 પાસાઓ છે કેમકે આપણે લેગગાર્ડસ ની અંત માં ચર્ચા કરી આગળ ના ઇનોવેટર્સ અને ત્યારબાદ તમારી પાસે વહેલા આપનાવનારા વહેલી બહુમતી અને મોડી બહુમતી તેથી આ એક બેલ શેપ નો વળાંક છે અને તેઓએ જે કર્યું હતું તે એ છે કે તેઓએ માઈક્રો સ્તર અને મેક્રો સ્તર બંને ની સમાજ આપી હતી જ્યાં માઈક્રો નેઈબરહૂડ નેટવર્ક સાથે તેઓએ આ પ્રકારનાં થ્રેશહોલ્ડ ની સ્થાપના કરી હતી તમે જાણી છો જેમની પાસે વહેલા આપનાવનારા છે વહેલા માપેલા બહુમતી આપનાવનારા મોડા આપનાવનારા અને લેગગાર્ડસ અને આ થ્રેશહોલ્ડ છે ખુબ નીચો થ્રેશોહોલ્ડ નીચો થ્રેશોહોલ્ડ ઉંચો થ્રેશોહોલ્ડ ખુબજ ઉંચો થ્રેશોહોલ્ડ છે તો આ થ્રેશોહોલ્ડ શું છે અને તેજરીતે આ વહેલા અપનાવનારા કોણ છે આ મેક્રો સ્તરે અથવા રિજિનલ સ્તરે આ તે વ્યક્તિઓ છે જેમના અપનાવવાનો સમય એ અપનાવવાના સરેરાશ સમય કરતા પહેલાંના ધોરણના વિચલન કરતા વધારે હતો તેથી આ વહેલા અપનાવનારાઓ અને વહેલા અને અંતમાં બહુમતી અપનાવનારા તરીકે ઓળખાય છે જે કેન્દ્રીય તબક્કો છે અથવા તે વ્યક્તિઓ કે જેમના અપનાવવાનો સમય પહેલાંના ધોરણો અને સરેરાશ કરતા વધુ એક ધોરણ વિચલન દ્વારા બંધાયેલ હતો અને આ લેગગાર્ડસ તે વ્યક્તિઓ છે જેમણે પાછળથી સરેરાશના પ્રમાણભૂત વિચલન કરતા વધારે અપનાવ્યું તેથી આ રીતે તેઓએ ગોઠવેલું છે અને માઈક્રો સ્તરે અથવા નેઈબરહૂડ સ્તરે જેમ કે મેં તમને કહ્યું હતું કે ખુબજ નીચો થ્રેશહોલ્ડ નીચો થ્રેશહોલ્ડ ઉંચો થ્રેશહોલ્ડ અને લેગગાર્ડસ તેથી તમારી પાસે પોતાનું નેટવર્ક થ્રેશહોલ્ડ છે કે જે અપનાવવાના સમયે એડોપ્શન નેટવર્ક એક્સપોઝર તરીકે ઓળખાય છે એક્સપોઝર એ એક સમયે વ્યક્તિ ના પોતાના નેટવર્ક ના એક્સપોઝર નું પ્રમાણ છે તેથી તમે તેની તરફ જુઓ તો તે બધાજ તબકાઓમાં 1 અને પછી 2 અને પછી 3 ફક્ત એકજ વ્યક્તિ છે પરંતુ અંતમાં તે એક ને પ્રભાવિત કરે છે તેથી તે એક સમયે વ્યક્તિના પોતાના નેટવર્કમાં અપનાવનારાઓના પ્રમાણ માં હોય છે તેથી તે કેવી રીતે ડાયનેમિક અને કેવી રીતે ઈન્ફ્લૂએંસીન્ગ પેરામીટર છે તેમાં સમય નું પાસું મહત્વની ભૂમિકા ભજવે છે અને મેં આગાઉ પણ આ ખુબજ નીચા થ્રેશહોલ્ડ વિશે ચર્ચા કરી છે ફરીથી એડોપટર્સ અથવા વ્યક્તિગત કે જેમનું નેટવર્ક થ્રેશહોલ્ડ મૂલ્ય એક નેટવર્ક થ્રેશોલ્ડ કરતા સરેરાશ ધોરણ કરતા ઓછું છે અને તેવી જ રીતે નીચા થ્રેશહોલ્ડ એડોપટર અને ઉંચા થ્રેશહોલ્ડ એડોપટર પાસે ઉચ્ચ સરેરાશ કરતા ઓછું એક માનક વિચલન એ વ્યક્તિગત સોશિયલ નેટવર્ક દ્વારા બંધાયેલ છે ત્યારબાદ ઉંચા નેટવર્ક થ્રેશહોલ્ડ અપનાવનારાઓમાં કે જેમનું વ્યક્તિગત નેટવર્ક થ્રેશહોલ્ડ સરેરાશ કરતા એક પ્રમાણભૂત વિચલન વધારે હોય છે તેથી આ મેટ્રિક્સ છે જેમાં તેઓ વિકસિત થયા છે અને ત્યારબાદ ટેન્ક અપનાવનારા મેક્રો અથવા માઈક્રો સ્તરે તેનું વિતરણ કરે છે જો તને વહેલા અપનાવનરા તરફ જુઓ તો તે શરૂઆત માં 7 4 હતા તે તમે જાણો છો અને કેવી રીતે તે બદલાઈ ને 7 4 અને ત્યારબાદ તે 4 1 પર જાય છે અને પછી આ તે એક પ્રકારનું કેવી રીતે ચાલે છે અને તે આગળ જતા બદલી રહ્યું છે તે તમે જાણો છો તેથી તેઓ આ પ્રકારના આલેખ ને જોતા હતા અને મુખ્ય અસરકારક પાસાઓ ક્યાં હતા તે પણ જોતા હતા તમે જાણો છો જે તેઓના નિર્ણય લેવાની પ્રક્રિયા ને પ્રભાવિત કરે છે તે પાસાઓ અત્યારે ક્યાં છે ફરીથી જો તમે વહેલા અપનાવનારા ને જોશો તો તે 7 4 થી 2 7 પર જાય છે તેથી વહેલા અપનાવનારાઓ ધીમે ધીમે ઘટતા છે જયારે વહેલી બહુમતી વધી રહેલા ઘટક ઉપર જાય છે તેથી તેઓ કોણ છે કારણ કે આ પાયોનિઅર્સ કેવી રીતે ઓપિનિયન મેકર્સ તરીકે વર્તે છે કારણ કે તેઓના ઓપિનિયન નું મૂલ્ય ઉંચુ છે કારણ કે તેઓ તે છે જેમને પહેલા અને ફોરહેડ ઓપિનિયન લીડર સ્કોર માં ઉપયોગ કર્યો હતો તેથી તેઓએ આ પ્રકાર ના ઓપિનિયન લીડરશીપ નેટવર્ક નો ઉપયોગ કર્યો છે તેથી મહેરબાની કરીને એવા 3 વ્યક્તિઓના નામ આપો કે જેમની સાથે તમે વારંવાર તમારી વ્યક્તિગત અને કૌટુંબિક બાબતોમાં કોઈ નિર્ણય લેવા માટે મંતવ્યો અને સૂચનો બદલતા હોવ છો તેથી તેમે કોના પર વધુ આધાર રાખ છો તમે જાણો છો તેઓ કોણ છે તેથી તેઓ કેવી રીતે તેની સાથે જોડાયેલ છે અને આ ત્યાં છે જ્યાં તેઓએ ડિગ્રી સેન્ટ્ર્રલીટી નો વિચાર અપનાવ્યો છે અને આ કવોન્ટિટીવ મેઝર ની ટેક્નિક છે જ્યાં ડિગ્રી એ નોડ ની ડિગ્રી તરીકે અને તે એક નોડ પાસેની તકો અને અલ્ટરનેટિવ નું ડીપીકટ કરે છે જેમ આપણે પહેલા ચર્ચા કરી હતી કે દરેક નોડ એક કરતા વધારે જોડાણ ધરાવે છે ઉંચી ડિગ્રી સેન્ટ્રલિટી સાથે ની નોડ વધુ સેન્ટ્રલ છે તેથી તેની પાસે વધારે જોડાણ હોવાથી તે વધુ સેન્ટ્રલ બને છે તેથી કોઈએ અથવા તો સમુદાય માંથી સમુદાય ના લીડર એ તેનો ઉપયોગ કર્યો છે તે એક છે જેની સમજણ અથવા નિર્ણય ઉપર સમુદાય આધાર રાખે છે તેથી તે જગ્યાએ સેન્ટ્રલ વધુ સેન્ટ્રલ બને છે અને એ ફરીથી ડિગ્રી સેન્ટ્રલિટી સાથે અને ઓપિનિયન લીડરશીપ સ્કોર મેક્રો સ્તરે અને માઈક્રો બંને સ્તર ને સમજવા માટે આપણે તેવાજ મેટ્રિક્સ ને બનાવ્યું છે તેથી હવે તમે જોઈ શકો છો તમે 6 થી જાણો છો શરૂઆત ની બહુમતી 16 8 અને ત્યરબાદ તે નીચે આવી ગયુ અને આ પાયોનિઅર્સ કોણ છે અને વિવિધ ચેનલો કઈ છે કેવી રીતે તે ફેલાય છે શિક્ષણ હવે દરેક શૈક્ષણિક ક્લાસ માટે દરેક મુદ્દા ગણાય છે અને એક વ્યક્તિ ક્લાસ 1 સુધી ભણે છે અને 0 1 મેળવે છે અને એક વ્યક્તિ માસ્ટર ડિગ્રી masters degree પૂર્ણ કરે છે અને 0 50 મેળવે છે તેથી ઇલિટરેટ માટે તે સ્કોર 0 છે તેવી જ રીતે આવક હાઉસહોલ્ડ માસિક આવક અને ફરીથી અહીં અપનાવનારાઓની સોસિઓ ઇકોનોમિક લાક્ષણિકતાઓ કેવી રીતે આવક મહત્વનો ભાગ ભજવે છે ભલે તે મહત્વની ભૂમિકા ભજવે છે કે નહિ કેમ કે કોઈને તો તેના પરવડે તેના પાસા વિશે જોવું પડશે અને ફરીથી તમે મોડા અપનાવનારા તરફ જુઓ તે ફરીથી માઈક્રો સ્તરે ચાલે છે અને આવક પણ સકારાત્મક પાસ દર્શાવે છે અને ફરીથી તે કેવી રીતે વ્યક્તિગત નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે અને તમે તેના તરફ જુઓ તો તે દરેક કેસ માં તે વહેલા અપનાવનારના સ્તર છે નીચામાં નીચો થ્રેશહોલ્ડ 11 54 ની આસપાસ અને લેગગાર્ડસ 13 5 ની આસપાસ છે અને એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ તેઓ મીડિયા ના કંઝપ્સન અને વૈશ્વિકતા વિશે વાત કરે છે જેમકે ટીવી માં ચેનલ છે કે લોકો આ ઇનોવેટિવ પાસાઓ કેવીરીતે જાણે છે પરંતુ અહીં આ સ્ટડી માં ટીવી નો સ્કોર છે તેઓએ પણ કેટલાક મુદ્દાઓ સોંપ્યા છે તમે એક અઠવાડિયા માં કેટલી વખત ટીવી માં સમાચાર ના કાર્યક્રમ જોશો તેથી અઠવાડિયામાં 1 પોઇન્ટ ટીવી જોવાના સંદર્ભ માં આપવામાં આવે છે અઠવાડિયા માં 7 ના જોવાના 0 પરંતુ તે શોધવામાં તેઓએ શોધ્યું કે ટીવી જોવાની જગ્યાએ અખબાર ના વાચન થી વધુ પ્રક્રિયા પ્રસરે છે અને વૈશ્વિકતા એ છે કે કેવી રીતે નજીક ના શહેર ની મુલાકાત લેવી તમે નજીક ના શહેરો માંથી કેવી રીતે શીખશો અને મીડિયા ના કંઝપ્સન ને કારણે ટીવી જોવું તે પણ મહત્વનું પાસું છે પરંતુ ત્યરબાદ અહીં અખબાર ના વાંચન એ પણ સંદેશાવ્યવહાર ની ઘણી હકારાત્મક રીતો બતાવી છે તેથી તેવી જ રીતે મેટ્રિક્સ ના વિવિધ પાસાઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ તેવી જગ્યા એ છે જ્યાં જોખમ ની સમજ વિશે તમે જાણો છો કે તે અપનાવનારાના પીવાના પાણી ના 3 પાસાઓ તેની સમજ ના આધારે માપવામાં આવે છે અને કારણ કે આપણે તેના વિશે વાત કરી રહ્યા છીએ કે કેવી રીતે આ ખાસ ટેન્ક સુધરી છે કે નહિ અને તમારા કુટુંબ માટે પીવાના પાણી ની ગુણવત્તા સુધરી છે કે નહિ તેથી તેઓ સારા થી ગરીબ લોકો વિશે વાત કરી રહ્યા છે જેના લીધે આપણા પરિવાર ના સભ્યોના સ્વાસ્થ્ય ની સમસ્યાઓ ઉભી થાય છે તેથી આ ફરીથી તમને સ્વાસ્થ્ય ની બાબત ની ખબર હશે અને તેઓને આખી પ્રક્રિયા ચાલુ રાખવા માટે કેવી હદ સુધી રોજ નો બોજા નો સામનો મેળવે છે અને ત્યારબાદ ફરીથી તેઓ મેટ્રીક્સ ની બધી બાબતો ની માપણી કરે છે જોખમ ની સમજની પણ માપણી કરવામાં આવે છે તેથી આ રીતે જે બન્યું તે છે કે બધા ઇનોવેટર્સ જેમના વિશે આપણે વાત કરી તે ખાસ ઇનોવેશન ના પ્રારંભિક ઉપયોગ ની હતી ત્યાં એક મહત્વનો પયોનિઅર્સ છે અને તેઓ કેવી રીતે તેમના આખા ઉત્પાદન ની સમજ છે તે ખુબજ જરૂરી છે અને કેવી રીતે મોટા સમુદાયો માં ફેલાવો કરવા અને માઈક્રો સ્તરે થી મેક્રો સ્તર સુધી મોટું નેટવર્ક શરુ કરવા અને અને જે પદ્ધતિ તેઓએ અપનાવી છે તેની કાળજી લેવી જોઈએ પરંતુ ત્યાં જુદી જુદી કામ કરવાની પદ્ધતિઓ છે જે સેન્ટ્રલી જુએ છે તમારી ડિગ્રી અને થ્રેશહોલ્ડ સ્થાપવા ની પદ્ધતિઓ પણ કેવી રીતે આ ખાસ પાયોનિઅર્સ આ ઇનોવેટિવ અભ્યાસ ના પ્રચાર માં મહત્વની ભૂમિકા ભજવે છે તે જોઈ શકે છે તમારો ખુબ ખુબ આભાર